આપત્તિ પુન રીકવરી પ્રાપ્તિના કોર્સમાં આપનું સ્વાગત છે અને વધુ સારી રીતે નિર્માણ આજે અમે સંસ્કૃતિ આબોહવા પરિવર્તન અનુકૂલન અને આપત્તિ જોખમ ઘટાડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને આપણે આપત્તિઓ અને આબોહવા પરિવર્તન વચ્ચેના સંબંધો વિશે જોઈએ છીએ મોટાભાગના વૈજ્ઞાનિક સાહિત્ય નો આ સંબંધ નથી હોતો કારણ કે આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે કારણ કે આપત્તિઓ સાથે તેઓ ઘણીવાર કોઈ ઘટના સાથે ઉદ્ભવતા હોય છે પરંતુ જ્યારે હવામાન પલટાઈ જાય છે ત્યારે તેમાં લાંબા ગાળાની પદ્ધતિ થાઇ છે અને તેની અસર લાંબા ગાળાના દાખલાઓથી વધારે થાય છે જેમ કે તમે જ્યારે તાજેતરની ઘટના વિશે જુઓ છો ત્યારે તાજેતરની ચિંતાઓ તેઓ આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલી છે તે આપત્તિ જોખમમાં સંબંધિત છે તો ચાલો જોઈએ કે ચર્ચા કેવી રીતે ચાલી રહી છે જ્યારે અમે સીઆરઈડી રિપોર્ટ 2015 વિશે કહીએ છીએ ત્યારે આ EM DAT ના જે નકશા તમને મળે છે તે જ 2000 પહેલાં વાતાવરણને લગતી 245 જેટલી આપત્તિઓ રેકોર્ડ કરે છે જ્યારે દર વર્ષે 341 ની તુલના કરવામાં આવે છે જેથી 44 નો વધારો થાય અને જો તમે અહીં જુઓ ત્યારે આપણને કુદરતી આપત્તિઓની સંખ્યા દેખાય છે મોટે ભાગે ચાઇનીઝમાં તમે જોઈ શકો છો કે પછીથી ચીન ભારત મેક્સિકો તમને રશિયન અને આફ્રિકન ખંડોનો ભાગ શોધી શકે છે અને કેનેડિયન પાસાનો ઉત્તરીય ભાગ તેથી તમે જોઈ શકો છો કે આ આપત્તિઓની સંખ્યા છેઅને તેઓ કેવી રીતે ખુબ જ સંભવિત છે જો તમે આપત્તિઓના વર્ગીકરણ પર નજર નાખો તો તે ફક્ત એક ભૌગોલિક આપત્તિ છે જેની આપણે ભૂકંપ અથવા સુનામી વિશે વાત કરી રહ્યા છે અથવા આ મોટાભાગના ભૂસ્ખલન છે જે ભૌગોલિક સંબંધોથી વધુ સંબંધિત છે તેના પાસાઓ અને તેઓ ખૂબ ઓછા છે પરંતુ અહીં તે લગભગ જઈ રહ્યું છે આ આબોહવા છે કે તે હીઇડ્રોલોજીકલ અથવા હવામાનશાસ્ત્રના પાસાઓ છે તેથી આ તે છે જ્યાં આબોહવા પ્રેરિત છે તેથી ત્યાં વિવિધ અભ્યાસ કરવામાં આવ્યા છે જે ખરેખર સંબોધન કરે છે કે આબોહવા પ્રેરિત આપત્તિ વધુ અંતમાં છે અને એક જરૂરિયાત છે કે આપણે તે હવામાન પલટા અને આપત્તિના જોખમને એકીકૃત કરવાની જરૂર છે અને તેની સાથે કામ કરવા માટે આપણે કેવી રીતે હાથમાં કામ કરવું પડશે અને તે જ જગ્યાએ યુનાઇટેડ નેશન્સ દ્વારા યોજાયેલા ઘણા આંતરરાષ્ટ્રીય સંમેલનોની જેમ આબોહવા પરિવર્તન અંગેની આંતરસરકારી પેનલ આઇપીસીસીએ માન્યતા આપી છે કે આપત્તિ જોખમ અને વાતાવરણમાં પરિવર્તન વચ્ચે તર્કસંગત રીતે સંબંધ છે એ જ રીતે એસઆરઇએક્સ અહેવાલની કલ્પનાશીલ અભિગમ જ્યાં એસઆરઇએક્સ જે કેન્દ્રમાં આપત્તિનું જોખમ મૂકવાની વાત કરે છે અને વસાહતો કેવી રીતે ખુલ્લી પડે છે અને નબળાઈઓ ઘટક છે અને લાંબા ગાળે હવામાન અને આબોહવાની ઘટનાઓ પણ આ વસાહતોને સંવેદનશીલ સ્થિતિમાં મૂકે છે અને તેઓ કેવી રીતે ખુલ્લા છે અને એક તરફ આપણી પાસે આ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન છે જે સતત ચિંતાઓ પર છે અને જે ખરેખર એન્થ્રોપોજેનિક વાતાવરણમાં પરિવર્તન લાવી રહ્યું છે અને કુદરતી પરિવર્તનશીલતા પણ તેથી જે આપત્તિના જોખમને આધિન છે અને આ તે છે જ્યાં આપત્તિ અને વિકાસ અને આ જ્યાં તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે તમે ફ્રેડરિક કોની પાસેથી જાણો છો જ્યારે તે આપત્તિઓ અને વિકાસની વાત કરે છે અને એકબીજા સાથે સંકળાયેલા છે અને તે જ અંદર વિકસે છે જે આપત્તિ જોખમ વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન અનુકૂલન તેઓ ખરેખર કેવી રીતે આપત્તિ જોખમમાં ફાળો આપી શકે છે તે તમે જાણો છો તે આ સંપૂર્ણ સમજ છે અને અહીંનો મુખ્ય મહત્વનો મુદ્દો સીસીએ આબોહવા પરિવર્તનના અનુકૂલનને જોડવાનો છે અને આપત્તિ જોખમ ઘટાડો ટકાઉ વિકાસને પ્રાપ્ત કરવા માટેના એક મહત્વપૂર્ણ નિર્ણાયક પગલા છે તેથી આ એક મહત્વપૂર્ણ સંકેત છે કે આપણે આ બે ઘટકોને એકીકૃત કરવાની જરૂર છે આપત્તિના કેઝ્યુઅલ પરિબળોનું વિશ્લેષણ અને સંચાલન કરવા માટેના વ્યવસ્થિત પ્રયત્નો દ્વારા આપત્તિ જોખમો ઘટાડવાની કલ્પના અને પ્રથા હોય ત્યારે આપત્તિ જોખમ ઘટાડવું અને તે કેવી રીતે કલ્પનાત્મક બનાવવામાં આવ્યું છે પ્રથમ તબક્કો જે જોખમ આકારણી વિશે વાત કરે છે જ્યાં વૈજ્ઞાનિક નોલેજ પણ જોખમનું વિશ્લેષણ કરવામાં ફાળો આપે છે અને સ્થાનિક નોલેજ પણ જોખમને સમજવામાં ફાળો આપે છે જ્યારે સંવાદ જ્યારે આપણે તેના સંદેશાવ્યવહારના ભાગ વિશે વાત કરીએ છીએ ત્યારે કલાકારોની બહારના અભિનેતાઓ ખરેખર એક બીજા સાથે ઇન્ટરફેસ કરે છે તેથી તે છે જ્યાં એનજીઓ સરકારો વૈજ્ઞાનિક સમુદાય નીતિ ઘડનારાઓ અને પીડિતો લાભાર્થીઓ જે તમે જાણો છો તે કોણ છે અભિનેતા સમુદાયો અને સીમાંત જૂથો અંદર અને પછી જે ક્રિયા છે ત્યાં આવીને નીચે નીચેની પહેલ ઉપરની ટોચ નીચેની પહેલ વચ્ચેનો ઇન્ટરફેસ હોવો જોઈએ અને સર્વગ્રાહી રીતે તેઓ કેવી રીતે ડીઆરઆરઆપત્તિ જોખમ ઘટાડવું માં ફાળો આપે છે તેથી ત્યાં કટાક્ષ થયો છે આપત્તિ જોખમ ઘટાડો આપત્તિ જોખમ વ્યવસ્થાપનની આ પરિભાષામાં તેથી બેગમ આને બે મુખ્ય ઘટકોમાં વર્ગીકૃત કરે છે એક ડીઆરએમ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અને જેની અંદર આપત્તિ જોખમ ઘટાડવાનું એક ઘટક છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્ય ઘટક છે ડીઆરઆર એ આપત્તિઓના કેઝ્યુઅલ પરિબળોનું વિશ્લેષણ અને સંચાલન કરવાના વ્યવસ્થિત પ્રયત્નો દ્વારા આપત્તિના જોખમોને ઘટાડવાની એક ખ્યાલ અને પ્રથા છે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચાર જુદા જુદા તબક્કાઓનું પાલન કરે છે તે શમન સજ્જતા પ્રતિભાવ અને રીકવરી વિશે વાત કરે છે તેથી તે જાય છે કે આ ડીઆરએમ મેનેજમેન્ટ પરિપ્રેક્ષ્ય ઉમેરીને ડીઆરઆરથી આગળ વધે છે જેમાં નિવારણ સજ્જતા અને પ્રતિસાદ સાથે શામેલ છે તેથી આ તે છે જેનો અર્થ વિવિધ નિષ્ણાતો દ્વારા સમજવામાં આવી રહ્યો છે દાખલા તરીકે ભારતમાં જ્યારે આપણે હવામાન પરિવર્તન અનુકૂલનની વાત કરીએ છીએ ત્યારે હવામાન પરિવર્તન અંગે રાષ્ટ્રીય ક્રિયા યોજના છે જે હવામાન પરિવર્તન અંગે પ્રધાનમંત્રી પરિષદની છે તેઓ ભારત સરકાર વિશે વાત કરી રહ્યા છે વિવિધ રાષ્ટ્રીય મિશનની સ્થાપના કરી છે જેમ કે આ આઠ રાષ્ટ્રીય મિશન જેમાં સૌર મિશન ઉર્જા કાર્યક્ષમતામાં વધારો ટકાઉ રહેઠાણ જળ મિશન હિમાલયના ઇકોસિસ્ટમ્સને ટકાવી રાખવા પર રાષ્ટ્રીય મિશન ગ્રીન ઇન્ડિયા પર રાષ્ટ્રીય મિશન ટકાઉ કૃષિ અને આબોહવા પરિવર્તન માટે વ્યૂહાત્મક નોલેજ તેથી આ વિવિધ મિશન છે જેની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તે ટકાઉ વિકાસ લક્ષ્યો તેમજ તેના લીલા પાસાઓ પર આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખવા માટે કરવામાં આવી હતી અને હકીકતમાં હવામાન પરિવર્તનની વાટાઘાટો માટે જે વાતો કરવામાં આવે છે તે માટેના હાયગો ફ્રેમવર્કને લીધે પોલિસી ઘડનારાઓ રાજકારણીઓ અને પ્રેક્ટિસમાં વધતી સહમતિ પણ થઈ છે જે ડીઆરઆર અને સીસીએને એકીકૃત કરવાની ખૂબ જ જરૂર છે પ્રાદેશિક કક્ષાના પેટા રાષ્ટ્રીય કક્ષાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બંનેની કલ્પનાત્મક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વ્યવહારની દ્રષ્ટિએ અને યુ એ પણ ભલામણ કરી છે કે ડી અને સી ના કાર્યાત્મક જોડાણ ગરીબીમાં ઘટાડાના સંદર્ભમાં કારણ કે આપણે ગરીબીની અવગણના કરી રહ્યા છીએ કારણ કે ત્યાં એક તળિયાની પરિસ્થિતિ છે કે આપણે ખરેખર તેમની સાથે કેવી રીતે વાતચીત કરી શકીએ કેવી રીતે વધારી શકીએ આ ગરીબીને કેવી રીતે દૂર કરી શકીએ જૂથો જે હાંસિયામાં ધરેલા જૂથો છે જે ઘણી વખત આપત્તિઓથી પ્રભાવિત હોય છે અને આ વાતાવરણ પરિવર્તનની અસરો પર કોની મોટી અસર પડે છે અમે આ આઠ મિશન વિશે ઉલ્લેખ કર્યો છે પરંતુ આપણે જે મહત્ત્વની વાત કરી છે તે એ છે કે દરેક મિશનનું પોતાનું ઉદ્દેશ્ય હોય છે દરેક મિશનની પોતાની ક્રિયા યોજનાઓ હોય છે દરેક ધ્યેય ચોક્કસ વસ્તુઓ પહોંચાડવા માટે ગોઠવે છે પરંતુ કમનસીબે તે બધા નિવાસસ્થાન અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ આવાસો વિશે વાત કરી રહ્યા છે અને કેવી રીતે તેઓ એકબીજા સાથે આ જુદા જુદા મિશન એકબીજા સાથે જોડાયેલા છે તેઓ કેવી રીતે એક બીજા સાથે સંકલન કરી રહ્યા છે એકબીજાને કેવી રીતે સહકાર આપી રહ્યા છે તે અંગે એકબીજા સાથે સંપર્ક કરી રહ્યા છે આ એક વસ્તુ છે જે આપણે સમજવાની છે અને આપત્તિ જોખમ ઘટાડવા પર આ ખૂબ ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેમનું દરેક ધ્યેય લીલા ઉત્સર્જન પર કેન્દ્ર આબોહવા પરિવર્તન પર કેન્દ્રિત છે પરંતુ તે કેવી રીતે આપત્તિ જોખમ ઘટાડાને તેની અંદરના અભિન્ન ઘટક તરીકે જોઈ શકે છે તેથી આ વિશેષ પાસા હજી સુધી મૂકવામાં આવ્યા નથી અને વધુ ચર્ચામાં આવતાં પહેલાં મને લાગે છે કે ડીઆરઆર અને સીસીએને એકીકૃત કરવા માટેના મુખ્ય તફાવતો અને પડકારો શું છે તે સમજવાની જરૂર છે તો એક તમારી પાસે જ્હોન બર્કમેન છે અને અન્ય ઘણા લેખકોએ આ મૂળભૂત તફાવતો અને સમાનતાઓને સૂચિબદ્ધ કરી છે કે તમે જાણો છો કે તેઓ કેવી રીતે છે તેઓ તેમને એકસાથે લાવવાના આ પડકારો છે એક સ્કેલ છે કારણ કે તે બે જુદા જુદા સ્કેલ વિશે વાત કરે છે સીસીએ વધુ લાંબા અને અસ્થાયી અને મોટા અવકાશી સ્કેલ વિશે વાત કરે છે જ્યારે આપત્તિ તે ટૂંકા અને નાના સ્કેલ પર વધુ વાત કરે છે તમે જાણો છો કે તે ઘટના દ્વારા ઉશ્કેરવામાં આવે છે અને તે બંને હકારાત્મક અને નકારાત્મક અસરો વિશે વાત કરે છે અને જ્યારે અહીં આપત્તિ મોટે ભાગે નકારાત્મક પ્રભાવો પર કેન્દ્રિત છે સંશોધન પસંદગીઓ તે મોટે ભાગે ઉપરની તરફનો અભિગમ હોય છે પરંતુ આ તે પસંદગીઓ છે જે મોટે ભાગે નીચે ઉપર અભિગમમાં હોય છે જ્યારે સામાન્ય પડકારો કે જેમાં બહુ હિસ્સેદારની ભાગીદારી અને મલ્ટિ સ્કેલ સંકલન છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે પાયે મેળ ખાતા નથી અને સુનામી પહેલાં અને સુનામી પછી આના જેવા કોઈ બંદોબસ્તને જોશો તો બંદા આચે છે અને તે સુનામી અથવા ભૂકંપ સાથેની અને દુર્ઘટના સાથેની અસરને તે સ્થાનીય સ્તર પર કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારે તમે હવામાનની અસરો જુઓ છો ત્યારે આ સ્વીડિશ મેથોડોલોજિકલ એજન્સીની છે અને જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ષો પછી બરફનું આવરણ ધીમે ધીમે ઘટવાનું શરૂ થયું છે તેથી પહેલાં તે 8 મહિનાનો બરફ કવર હતો હવે તે છ મહિનાનો છે હવે તે ધીમે ધીમે ઘટાડો કરી રહ્યો છે તેથી તેમની સકારાત્મક અને નકારાત્મક અસરો બંને છે દાખલા તરીકે ખેડૂતો કહે છે કે હા બરફ કવરેજ ઓછો છે જેથી આપણને વધારાનો પાક મળી શકે પરંતુ અન્ય અસરો પણ થશે તાપમાન તેના પર વધી રહ્યું છે અને તેના સ્વાસ્થ્ય પર તેમજ સમુદાયો પર તેમની અસર જેવું છે તેથી અને તે જ રીતે આબોહવા પરિવર્તન જે તમે જોઈ શકો છો તે કોરલ રીફ્સ છે જેની નકારાત્મક અને સકારાત્મક અસરો છે અને વૈશ્વિક સ્તર પર તેની કોઈ અસર નથી તેથી એક ડેટા કોરલ રીફ્સ પર વૈશ્વિક સ્તરની અસર વિશે વાત કરી રહ્યો છે અને બીજો ડેટા બરફના કવરની અસરો વિશે વાત કરે છે અને બીજો ડેટા કદાચ અસરગ્રસ્ત વિસ્તારને ખૂબ જ મર્યાદિત બનાવવાની વાત કરે છે તેથી આ તે જ છે જ્યાં ડીઆરઆર અને આબોહવા પરિવર્તન પાસે ડેટા છે જે પોતે 2 જુદા જુદા સ્કેલમાં વાત કરે છે દાખલા તરીકે અમે પણ તમને લાવવા માંગીએ છીએ કે જ્યારે આપણે સંસ્કૃતિ વિશે વાત કરીશું ત્યારે તમે જાણો છો કે આ સંસ્કૃતિ કેવી રીતે હવામાન પરિવર્તન અને આપત્તિ જોખમ ઘટાડવાથી સંબંધિત છે તેથી હું રેજિના મેપુઆ લિમના એક મહત્વપૂર્ણ યોગદાનને લાવવા માંગુ છું જ્યાં તેણી વિકાસના પરંપરાગત વસાહતો પર ફિલિપાઇન્સની સાંસ્કૃતિક ઓળખ વિશે વાત કરે છે અને તે આ સ્વદેશી પરંપરાગત વસાહતો અને તેમની સાંસ્કૃતિક ઓળખનું વિશ્લેષણ કરવા માટે સાંસ્કૃતિક વાતાવરણના માળખાનો ઉપયોગ કરે છે અને તેમના આબોહવા પરિવર્તનની અસરો તેમજ રોજિંદા નિત્યક્રમની નબળા પરિસ્થિતિઓ અંગેની સમજ આપે છે જેમ કે જો તમે ફિલિપાઇન્સને જુઓ તો તમારી ટોચ પર પર્વતારોહણ સંસ્કૃતિ છે અને તમારી પાસે મુખ્ય પ્રવાહની સંસ્કૃતિ છે ટાગાલોગ મુખ્ય પ્રવાહની સંસ્કૃતિ અને તમારી પાસે સમુદ્ર સંસ્કૃતિ છે જે કોરાન ટાપુઓ છે તેથી લગભગ 7000 ટાપુઓ જે ફિલિપાઇન્સ સાથે સમાધાન કરે છે ત્યાં 120 થી વધુ વંશીય ભાષાકીય જૂથો છે જે આર્કિપેલગોમાં ફેલાયેલી પરંપરાગત વસાહતોમાં વસે છે તેથી આ સ્થાનિક ભાષાની વસાહતો ઇકોસિસ્ટમ્સના વિવિધ ભૂપ્રદેશોમાં સ્થિત છે જે અર્થતંત્ર બનાવે છે અથવા સંસ્કૃતિના સ્થળો અને લોકો માટે ખાસ જીવવાની રીતો છે તેથી તેમની પોતાની ભાષા છે તેમની પોતાની બોલી છે તેમની પોતાની સંસ્કૃતિ છે તેમને ખોરાકની ટેવ છે તેમની પાસે ડ્રેસિંગ સેન્સીસ છે તેમને તેમની કોમી સમજ છે તેથી તેણે શું કર્યું તે વિશ્લેષણનું એક પ્રકારનું વૈચારિક માળખું વિકસિત કર્યું તેથી તેણીએ ખરેખર જોયું કે કઇ પ્રકારની રચનાઓ કે જે સાંસ્કૃતિક ઓળખ બનાવે છે અને તે વિકાસની વિભાવનાઓ છે અને મુખ્ય સંસ્કૃતિ આલ્પાઇન સંસ્કૃતિઓ અને દરિયાકાંઠાની સંસ્કૃતિઓ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે કેવા પ્રકારની પ્રણાલીઓના આ સાંસ્કૃતિક પર્યાવરણના માળખામાં તેમણે કામ કર્યું હતું તેમની પાસે છે અને તે તે છે જેણે કેટલાક ખૂબ સહભાગી અભિગમો મેળવ્યા છે દાખલા તરીકે આ ચોખા લણણીની કેટલીક સંસ્કૃતિ જ્યાં આ પર્વત લોકોની જેમ તેઓ આજીવિકાના એક સ્રોત તરીકે આ ચોખાની લણણી કરે છે અને અહીં પણ ડુક્કર એ એક મહત્વપૂર્ણ ખોરાક છે જેનો તેઓ ઉપયોગ કરે છે અને તમે જોઈ શકો છો કે ધાર્મિક તહેવારમાં તેઓ આ પિગ અને મોટા જડબાં સાથે પણ ખૂબ જ મિજબાની કરે છે અને તમે જાણો છો કે તેઓ ચોખાના બંડલ મૂકે છે અને જે ખરેખર પ્રતીકાત્મક રજૂઆત છે તેથી હકીકતમાંસમુદાયમાં જુદા જુદા વંશવેલો છે અને તે જ તે સમુદાયના શ્રીમંત સભ્યો દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિની પરંપરા ચોખાના ઉત્પાદન સંસ્કૃતિને જાળવવા સદાંગા સમાજ દ્વારા જરૂરી સમાનતાવાદી ગુણોને મજબૂત બનાવે છે કેમ કે પારિવારિક લગ્ન માટે ઘણા બધા પ્રાણીઓનો કતલ કરવો એ ગરીબોમાં સંચિત સંપત્તિને ફરીથી વહેંચવાનો એક માર્ગ છે સમુદાયને વહેંચવા માટે પશુઓને એકત્રિત કરવા માટે મહેનતપૂર્વક કામ કરવું એ એક કુટુંબનો લહાવો છે અને કોઈ પણ સંપત્તિ એકઠા કરી શકતો નથી અને ચોખાના ઉત્પાદન માટે તેને વહેંચી શકતો નથી તે પાક લાવવા માટે મજૂર અને સમુદાયના સહકારની જરૂર પડે છે તેથી અહીં પરંપરાગત તહેવાર વિશે પણ વાત કરવામાં આવે છે કે તે ખરેખર કેવી રીતે તેની સંપત્તિ શેર કરી રહ્યું છે અને તે તે જ રીતે શ્રમ અને સમુદાયનો સહયોગ લાવે છે જેથી તેઓ પાક માટે ભેગા થાય હવે તેઓ આ ધાર્મિક વિધિઓ કરવા અને અસંખ્ય શાંતિ પધ્ધતિઓ માટે વાટાઘાટ કરવા માટે જે પડોશીઓ સાથે સંબંધિત પ્રાદેશિક સીમાઓ અને અધિકારોને વ્યાખ્યાયિત કરે છે તે માટે પણ સદંગા ભાષાનો ઉપયોગ કરે છે તેથી આ તહેવારો પડોશીઓને પણ સાથે લાવે છે તેઓ વિવિધ શેરોમાં પણ ચર્ચા કરે છે અને તેઓ પાણીના અધિકાર વિશે પણ વાત કરે છે જે સમજી શકાય તે રીતે આદિવાસી યુદ્ધનું કારણ છે કેમ કે તે ચોખાના વાવેતર માટે આવશ્યક સાધન છે સંપૂર્ણ સમાધાન વિના ભૂખે મરી શકાય છે તેથી તેઓ આ પાણીના અધિકાર વિશે પણ ચર્ચા કરે છે પાણીને કેવી રીતે વહેંચવું કારણ કે જ્યારે કૃષિ મુખ્ય વ્યવસાય બની ગયો છે ત્યારે પાણીના ઉદ્ભવને ધ્યાનમાં લેવું પડશે અને સમુદાયોમાં વિતરણ એ એક મહત્વપૂર્ણ કાર્ય છે તેથી આ પરંપરાગત દાખલાઓ પણ પ્રાકૃતિક સંસાધનોના વિતરણની અંદર ચોક્કસ વાટાઘાટો બનાવે છે મારો અર્થ એ છે કે એકઠા કરેલી સંપત્તિની વહેંચણી અને સમુદાયને એકસાથે લાવવાની જેમ હું તમને રેજિનાનાRegina's કામનો એક નાનો વિડિઓ જોઉં છું તેથી તમે જોઈ શકો છો કે દાણા કેવી રીતે સંગ્રહિત કરે છે અને કેવી રીતે સમગ્ર ધાર્મિક પ્રક્રિયા સમુદાયમાં અને ફરીથી સમુદાયોમાં ગોઠવવામાં આવી છે તે પણ તમે જાણો છો સામાન્ય વહેંચાયેલ સિસ્ટમો વિશે અને તે કેવી રીતે વડીલોએ જમીન વહેંચી છે તે વિશે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે વિશે વાત કરે છે વિડિઓ સમાપ્ત થવાનો સમય 1856 અને અહીં તે બન્યું છે કે તમે બધી ધાર્મિક વિધિઓ સાથે ચોખાની સંસ્કૃતિને માને છે કે વારસોના દાખલાઓ અને જમીન અને પ્રદેશ સાથેના આ બધા સંગઠનો તેમના જીવનનો અર્થ પૂરો પાડવાની તેમની ઓળખનો ભાગ બનીને રહે છે તેથી સમુદાય કેવી રીતે જીવતો તે પ્રત્યેક સિસ્ટમ તે બધા એક પ્રકારનાં બંધારણ બની રહ્યા છે જેણે આ સમુદાય માટે એક ઓળખ બનાવી છે અને તેઓ કેવી રીતે ટકાવી શકે છે જ્યારે એ જ રીતે કોરોન આઇલેન્ડમાં જે ખરેખર માછીમારીનો વસાહત છે માછીમારોની વસાહતો અને તેઓ કેવી રીતે માછીમારીની તકનીકોને સમજવામાં તેમજ પ્રકૃતિ અથવા ઇકોસિસ્ટમ્સને સમજવામાં સ્વદેશી નોલેજને કેવી રીતે અપનાવી શકે છે રેજિનાની જેમ ખરેખર નકશા આપવામાં આવ્યું છે કે માછીમારો તેઓ કેવી રીતે જાણે છે કે તમે પવિત્ર સ્થળોને કેવી રીતે સમજી શકો છો જે સંવર્ધન હેતુઓ માટે વધુ મહત્વપૂર્ણ છે અને જ્યાં સમુદાયે તેઓની સરહદોને નિર્ધારિત કરી છે જ્યાં તેઓ વિવિધ સરોવરો દરિયાકિનારા અને પવિત્ર સ્થાનો દર્શાવે છે તમે જાણો છો કે આ એક પ્રકારનો સર્વે છે જેણે કેવી રીતે આ સમુદાયને સમજાયું તે કર્યું છે અને ત્યાં કેટલીક દેશી દંતકથાઓ પણ છે કે કેવી રીતે તેઓએ કેટલુક નોલેજ આગામી પેઢીઓને પણ સ્થાનાંતરિત કર્યું છે કે ઉદાહરણ તરીકે પાનયાન અથવા પવિત્ર ક્ષેત્ર એ વિશાળ ઓક્ટોપસનું ઘર છે એક ઇન્ટરવ્યુઅરની જેમ કહે છે કે મારા પિતાએ મને આ સ્થળોથી બચવાનું શીખવ્યું હતું તે એક પ્રતિબંધિત સ્થળ છે અને દેશી તગબનવામાંથી કોઈ પણ આ પવિત્ર સ્થળોએ નહીં જાય કારણ કે તેઓ પરસ્પર આદર કરે છે અને તેને ઓળખે છે જ્યારે કોઈ આ સ્થળોએ જાય છે ત્યારે વિશાળ ઓક્ટોપસ બોટ પર પકડે છે અને ડૂબી જાય ત્યાં સુધી તેને ડૂબી જાય છે તેથી જ્યારે પવિત્ર સ્થળોએ શાંત રહેવું જોઈએ અને કેટલીકવાર ત્યાં કેલિસની જેમ પાન્યાન જેવા પવિત્ર સ્થાનો હોય ત્યાં પરવાનગી માટે પૂછવું જોઈએ જ્યાં ત્યાં 7 અથવા 3 મોટા ટેમ્પ્ટેલ્સવાળા વિશાળ ઓક્ટોપસમાં મનલાલબોટ છે તેથી સામાન્ય રીતે તેમની પાસે એક દંતકથા છે જે તેમના પૂર્વજો અને દાદાઓ પાસેથી સ્થાનાંતરિત થઈ છે જ્યાં તેઓ કહે છે કે તમે આ સ્થળે જશો નહીં તેથી તેઓ ખરેખર આદર આપે છે કે સાંપ્રદાયિક સમજણ તરીકે અને તે રીતે તેઓ કહે છે કે તમને ખબર છે કે એક મોટો ઓક્ટોપસ છે જે તમારી બોટને પકડી રાખે છે અને તેને નીચે ખેંચી શકે છે તેથી હકીકતમાં જ્યારે તેઓને ક્યારેય આ સ્થળોએ જવાનું થાય છે ત્યારે તેમના વડીલો બોલે છે કે તે અહીંની વ્યક્તિને વાંધો નથી અને તે તેને નુકસાન પહોંચાડશે નહીં જો વડીલો દ્વારા પ્રાર્થના દાખલ કરવામાં ન આવે તો માંદગી આવે છે તેથી આ બધી પ્રકારની અમૂર્ત પરંપરાઓ છે જ્યાં તળાવની ચોક્કસ સમજ અને માછલી પકડવાની પ્રક્રિયા માછલીઓનો ઉછેર અને માછલીની પ્રકૃતિ અને તેઓને કેવી રીતે આ વિશેષ માછીમારીના મેદાનનો આદર કરવો પડે છે તેથી આ બધી અમૂર્ત પરંપરાઓનો એક ભાગ છે જે એક પેઢીથી બીજી પેઢી સુધી જાય છે રેજીનાના કામની એક નાની ફિલ્મ ફરીથી અહીં બતાવવામાં આવશે

પરંતુ અહીંની પરિસ્થિતિમાં એક વ્યક્તિએ સમજવું પડશે કે ઘણા સ્થળાંતર કરનારા માછીમારો સમજી ગયા છે કે અહીં ઘણી માછલીઓ ઉપલબ્ધ છે અને તેઓએ આ સ્થળોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું અને તેઓ વિવિધ વિવિધ અદ્યતન માછીમારી તકનીકો અપનાવી હતી અને તે જરૂરી પર્યાવરણને અનુકૂળ નથી પરંતુ તેઓ કદાચ ડાયનામાઇટ સરસ જાળી કે જે ખૂબ જ નાની માછલીની ફ્રાય પણ પકવે છે અને માછલીને જાળીમાં નાખવા માટે પરવાળાના ખડકોના પાઉંડિંગ અતિશય માછલીઓ અને વાતાવરણના વિનાશની તમામ સર્જિત સમસ્યાઓ છે જ્યાં માછલી રહે છે અને ગુણાકાર કરે છે તેથી આ અદ્યતન તકનીકોએ આ ટાપુઓ પર આ નવા આવનારાઓએ તેઓ સરસ જાળીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું જેથી તે કેવા પ્રકારની માછલી પકડે છે અને તે પકડી શકે છે તેના પર દરેક ચોખ્ખું જુદું પ્રમાણ ધરાવે છે પરંતુ હવે તેઓ વધુ માછલીઓ છોડતા નથી તેથી તે આ પરપ્રાંતિય માછીમારો સાથે ખરેખર પર્યાવરણીય ચિંતાઓ લાવે છે અને કારણ કે જ્યારે તેઓ જુદી જુદી જગ્યાએ આવે છે ત્યારે તેઓ આ સ્થાન સાથે જોડાયેલા નથી તેઓ તેમના જોડાણો ક્યારેય કોઈ ખાસ જગ્યાએ જોડાયેલા નથી માછલીઓ ગયા પછી તેઓ બીજા આઇલેન્ડ તરફ આગળ વધ્યાં જેનું કારણ છે કે આ ટાગબનવા દંતકથાઓ નિર્ભીક સ્થળાંતર માટે કોઈ સુસંગતતા નહોતી અને હકીકતમાં આ સ્થળાંતર કરનારા માછીમારો ચિત્રમાં આવ્યા પછી પણ આ ટાગબનવાએ માછલી પકડવાની નવી તકનીકો શીખી કે જે તેમની સામે ન ગઈ માન્યતાઓ આ રીતે કોઈની અસર તે થાય છે કે તે સાંસ્કૃતિક પાસાઓને સમજી શકતા નથી અને વિવિધ સંસ્કૃતિઓ પર્યાવરણ પરના તેમના જીવસૃષ્ટિને કેવી રીતે સમજે છે આ સાથે તમે જોઈ શકો છો કે પરવાળાના ખડકોને કેવી રીતે નુકસાન થયું છે અને ડાયનેમાઇટ્સના ઉપયોગને કારણે અને સોડિયમ સાયનાઇડ દ્વારા ઝેર આપવામાં આવ્યું છે જે જીવંત માછલી લાવવા માટે વપરાય છે તેથી હવે કોઈ તેમને જોઈ શકે છે કોઈ સાક્ષી કરી શકે છે કે તેના પરવાળાના ખડકો પર કેવી અસર પડે છે તમે જાણો છો કે એક ચોક્કસ કોરલ રીફને નુકસાન થયું છે અને સ્વાભાવિક રીતે તે દરિયાઇ પ્રણાલીને અસર કરે છે જ્યારે એક્વા સિસ્ટમ પર અસર થાય છે ત્યારે દરિયાઇ સિસ્ટમ અસરગ્રસ્ત છે તે માનવ પ્રણાલીઓને પણ અસર કરે છે તેથી સાંકળ પ્રક્રિયા છે હકીકતમાં પક્ષીના માળખાના ઉત્પાદનમાં પર્યટનની અસર ગેરકાયદેસર માછલી પકડવાની તકનીકીઓથી થતી માછલી પકડતી ઘટ અને લાંબા ગાળાના લોકો ન હોય તેવા બેદરકાર વલણ જમીન અને સમુદ્રના રક્ષણમાં ટર્મ રસ કે જે ટાગબનવા લોકોની આજીવિકા પૂરી પાડે છે તેથી આ કેટલાક રસપ્રદ તથ્યો છે કે સ્થાનિક સંસ્કૃતિઓ ઇકોસિસ્ટમ અને પર્યાવરણને કેવી રીતે સમજે છે આ દંતકથાઓ પર્યાવરણને કેવી રીતે સુરક્ષિત કરે છે પરંતુ જ્યારે વિદેશી ઘૂસણખોરી આવે છે ત્યારે તેની અસર કેવી રીતે થાય છે અને એક અન્ય સંસ્કૃતિઓના હિત અને નોલેજને સમજી શકતું નથી ત્યાં એક અવકાશી પાયે પડકારો છે જ્યારે આપણે આબોહવા પરિવર્તન વિશે વાત કરીએ ત્યારે તે તેના વિશે વાત કરે છે તે મોટા પાયે મોટા સ્કેલ સુધી વાત કરે છે જ્યારે આપત્તિ તે વધુ નિર્દેશિત અસરગ્રસ્ત વિસ્તારો વિશે વાત કરે છે તેથી તેમને એકસાથે લાવવું ખૂબ જ મુશ્કેલ છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે બિહારમાં ક્યાંક પૂરની અસર વિશે વાત કરીશું તો તે જરૂરી નથી કે અસર જે કારણ છે તે જ જગ્યાએ છે કારણ કે તે મૂળ કારણ હોઈ શકે છે કેટલાક અન્ય દેશ જે ચીનમાં છે જેમ કે તિબેટમાં બ્રહ્મપુત્રા પર હાઇડ્રો પાવર ડેમ બનાવે છે તેની અસર ભારતીય ઉપખંડમાં થઈ શકે છે તેથી તે કારણ છે કે જુદા જુદા રાજકીય હિત અને દિમાગ હેઠળ છે તેથી તે સંબોધિત કરવું તે એક પડકારો છે તેથી આડી સ્કેલ અને ઉભી સ્કેલ વચ્ચે પણ મેળ ખાતો નથી જ્યાં હવામાન પરિવર્તનનાં સ્ત્રોત મોટાભાગે અન્ય પ્રદેશો અને દેશોમાં રહે છે જ્યાં તેનો પ્રભાવ પડે છે તેથી અને ત્યાં પણ એક વૈજ્ઞાનિક નોલેજ છે જે અભ્યાસ અને વિશ્લેષણના વિશાળ અવકાશી ધોરણોમાંથી ઉત્પન્ન થયું છે સ્થાનિક સ્તરે ઘણીવાર યોગ્ય વિચારણા માટે તે પ્રતિબિંબિત થતું નથી આ તે અંતર છે જે સમજી શકે છે ઉપરાંત અસ્થાયી અને કાર્યાત્મક પડકારો જ્યારે આપણે અસ્થાયી અને કાર્યાત્મક પડકારો વિશે વાત કરીએ છીએ ત્યારે તે વિવિધ એજન્સીઓની ભૂમિકા વિશે પણ કહે છે કે પછી તે કોઈ એનજીઓ છે કે સરકારી ક્ષેત્રની છે કે અર્ધ સરકાર છે જે કોઈ પણ આવી રહ્યું છે ખાસ કરીને એનજીઓ જે આપત્તિ પુન રીકવરી પ્રાપ્તિ પ્રોજેક્ટ્સ માટે એજન્સીઓ આવે છે તેઓ અહીં એક કરાર પર છે તેઓ અહીં ચોક્કસ લક્ષિત કાર્ય કરવા માટે છે ભલે તે આજીવિકાનું પરિમાણ હોય પછી ભલે તે આશ્રય પરિમાણ હોય તેઓ તે પૂર્ણ કરે છે અને તેઓ આગળ વધે છે તેમનો વિઝાસ પણ સમાપ્ત થાય છે અને તેઓ આગળ વધે છે શું થાય છે તે લાંબા સમય સુધી ચલાવો તેની સંભાળ કોણ લેશે તેથી યોગ્ય મૂલ્યાંકન ન થાય તે રીતે લોકો આ સ્થળે કેવી રીતે વધુ સુધારણા કરશે તે અંગેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ નથી મંત્રાલય દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે કે તેઓએ કેટલા મકાનો પૂરા પાડ્યા છે પરંતુ તેઓને કેવી રીતે સમાવવામાં આવ્યા છે તેના આધારે નહીં લોકોએ તેના પર કેવી પ્રતિક્રિયા આપી છે તેઓનુ કયા સમયમાં પરિવર્તન આવ્યું છે તે તમે જાણો છો કે તેને મુખ્ય પ્રવાહની વિકાસ પ્રક્રિયાઓમાં કેવી રીતે બનાવવું તેથી દાખલા તરીકે લાતૂર અને ગુજરાતમાં આપણે કેટલાક ઘરો હજી પણ ખાલી જોઈ શકીએ છીએ આપણી પાસે પણ જ્યારે હવામાન પરિવર્તન વિશે વાત કરવામાં આવે ત્યારે ધોરણોમાં નોલેજ મેળ ખાતું નથી તે તે સમયે હતું જ્યારે 80 ના દાયકામાં તે પ્રથમ યુગ હતો જેનો પ્રભાવ 80 ના દાયકાથી 2002 નો હતો તે મોટેભાગે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન પર કેન્દ્રિત હતું જ્યાં મોટાભાગના વૈજ્ઞાનિકસમુદાયનો સમાવેશ થાય છે તે પર્યાવરણીય સમસ્યા છે જ્યારે 2000 ના દાયકાથી બીજા યુગમાં આને આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ દ્વારા જોવામાં આવ્યું છે અને સામાજિક પરિમાણ પણ ચિત્રમાં આવે છે જ્યાં સામાજિક વૈજ્ઞાનિકો અને વિકાસ કામદારોએ બીજા યુગમાં તેમનો સહયોગ વધાર્યો છે ત્રીજા યુગમાં તે અન્ય દેશો અને અન્ય પ્રદેશો દ્વારા અનુભવાય છે તે તમે જાણો છો તે પણ જુએ છે તેથી આ નજીકના ભવિષ્યમાં વૈશ્વિક ન્યાયનો એક પ્રશ્ન બની ગયો છે તે છે જ્યાં કાનૂની પરિમાણ ત્રીજા યુગમાં આવ્યું હતું જે છે અને અહીં જ આપણે અમુક ધારાસભ્યોના સાંસ્કૃતિક અને વર્તનકારી ધોરણોના વિકાસ વિશે વાત કરવાની જરૂર છે જે માનવ સમાજની કામગીરીને નિર્ધારિત કરે છે અને કેવી રીતે પ્રકૃતિ અને સમાજ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ બનાવવામાં આવી તેથી આમાંના ઘણા કાયદાકીય ધારાધોરણોનો ઘણી વખત અનૌપચારિક અને દરિયાઇ વસાહતોના સંદર્ભમાં ઉલ્લંઘન કરવામાં આવતું હતું ઉદાહરણ તરીકે દરિયાકાંઠાનો રેગ્યુલેશન ઝોન જે 1991 માં રચાયો હતો અને સુનામી આવે ત્યાં સુધી 19 વખત સુધારણા કરવામાં આવી પરંતુ તે પછી માંડ માંડ અમલમાં મૂકાયા નોલેજ પણ મેળ ખાતું નથી જ્યારે આપણે વિવિધ સ્કેલ વિવિધ ડેટા સેટ્સ વિવિધ આબોહવા અને જોખમ વૈજ્ઞાનિકના વ્યવસાયિકો વિશે વાત કરીએ છીએ જે તેઓ અભિનેતા સંસ્થાઓ અને એજન્સીઓના વિવિધ સ્તરો વચ્ચે પારદર્શક સંદેશાવ્યવહાર અને સહયોગ અને સંયુક્ત પ્રોગ્રામિંગ લાવતા નથી તેથી આ બધા ખરેખર સૂક્ષ્મ સ્તરના ડેટા સેટ્સને જાણ કરવા માટે આ મેક્રો લેવલ નોલેજ ડેટા સેટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરી જાય છે અને આને કોણે ધ્યાનમાં લેવું જોઈએ સીસીએ અને ડીઆરઆરના વધુ સારા સંકલન માટે કઈ રીતે સ્પષ્ટ રોડમેપ જરૂરી છે તેથી સંપૂર્ણ પાસાંનો સારાંશ આપવા માટે આપણે જોઈએ છીએ કે આપત્તિઓનું જોખમ ઘટાડવું અને આબોહવા પરિવર્તન અનુકૂલન આપત્તિઓનો પડકારો છે આ કારણ કે તે અનુકૂલન વ્યૂહરચનાનું લક્ષ્ય છે જે સ્કેલ ગેરસમજણો વિશે કહે છે કારણ કે તે આપત્તિ ઘટનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તે લાંબા ગાળાની અસરો છે ડ્રાફ્ટ ફક્ત એક મહિનાની જ વાત નથી તે વર્ષોથી અથવા એક સાથે મળી શકે છે જ્યારે ત્યાંના સ્થાનિક અને ભીંતચિત્રોને લગતી સ્થાનિક ત્રાજવાને લીધે તે વૈશ્વિક સ્તરે કેટલીકવાર ખંડીય અને આંતર આંતરરાષ્ટ્રીય પ્રભાવો હોય છે વૈશ્વિક અને કાર્યાત્મક પડકારો કારણ કે આ ટૂંકા અને મધ્યમ ગાળાના અને મોટે ભાગે સંબંધિત ઇવેન્ટ સાથે કરવાનું વધુ સારું રહે છે અને આમાં વધુ રોકથામ છે અને લાંબા ગાળાની અનુકૂલન વ્યૂહરચનાઓ પણ છે અહીં એજન્સીઓના કાર્યમાં તફાવત ખેલાડીઓની ભૂમિકા ભજવે છે અને કાર્યની ભૂમિકાઓ અને ભંડોળનો અવકાશ શું છે કારણ કે દિવસના અંતે ભંડોળ એ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ધારાધોરણો સાથે મેળ ખાતા નથી જ્યારે આપણી પાસે કાયદાકીય ધારાધોરણો શહેરી આયોજનના ધોરણો દરિયાકાંઠાના નિયમનો તેઓ કેવી રીતે પ્રવેશ કરે છે તે એકબીજા સાથે સંબંધિત નથી જે એક પાસા છે જ્યારે આપણે નોલેજના ડેટા સેટ અને કાર્યના વિવિધ પ્રકારો ને સ્કેલ કહીએ છીએ ત્યારે નોલેજ મેળ ખાતું નથી તેથી આ લેઇ અને વાંગ માટે તેઓ ખરેખર વધુ સ્પષ્ટ ફ્રેમવર્ક સાથે આવે છે જેને તેઓ 6 ડબલ્યુ ફ્રેમવર્ક"6w framework" કહે છે તેથી તેઓ પ્રાકૃતિક આપત્તિના જોખમ માટે કેમ અનુકૂલન જરૂરી છે તે વિશે વાત કરે છે આપત્તિના જોખમમાં અનુકૂલન શું છે અને શું અનુકૂળ થવું છે કોને અપનાવવું જોઈએ અનુકૂલન કેવી રીતે કરવું અનુકૂલનની અસરકારકતાને સહાય કરવા માટેના સંભવિત સિદ્ધાંતો અથવા માપદંડો શું છે તેથી આ 6w માળખાના સંક્ષિપ્ત સારાંશને સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે અને હવે બિલ્ટ પર્યાવરણના પરિપ્રેક્ષ્યમાંથી એક મહત્વપૂર્ણ સમજ જે આપણે જોઈ શકીએ છીએ તે છે ત્યાં એક મોટા પાયે મેળ ખાતા નથી અવકાશી સ્તરોનો ડેટા જેથી તે હંમેશાં બને છે જો તમે નિર્માણ કરેલા વાતાવરણને પ્લાનર્સ અથવા આર્કિટેક્ટ તરીકે જુઓ તો આપણે ફક્ત પ્લોટની ઇમારતો અને તત્વો જોતા હોઈએ છીએ અમે અંતર્ગત ટોપોગ્રાફી અને પ્રાકૃતિક સિસ્ટમો ઇકોસિસ્ટમ્સ અને જાહેર જોડાણ પ્રણાલીને સંપૂર્ણપણે અવગણીએ છીએ જેથી તે બધા એકબીજા સાથે સંકળાયેલા હોય જેથી કોઈએ ડેટાના જુદા જુદા સેટ્સ જોવા પડશે કે તેઓ કેવી રીતે એક સાથે આવી શકે છે અને મેક્રો સ્તરની માહિતી કેવી રીતે હોઈ શકે છે તે માઇક્રો લેવલની માહિતીમાં બતાવવામાં આવે છે તેથી તે છે જ્યાં મારા વર્તમાન ચાલુ અધ્યયનમાં મેં આ માળખું વિકસિત કર્યું છે જ્યાં આપણી પાસે અવકાશી પરિમાણ છે અને જેનો આના પર અસર કરવામાં નબળાઈ પણ છે અને આપત્તિ પછીના અને આપત્તિ પૂર્વેની પરિસ્થિતિ અને ભાવિ જોખમ બંનેમાં અનુકૂલન પ્રક્રિયા પણ છે જેમાં સિંગલ અને મલ્ટીપલ આફતોની ટૂંકા ગાળાની અને મધ્યમ અવધિ છે અને આ સામાજિક શિક્ષણ દ્વારા લાંબા ગાળાના અનુકૂલન છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિ અને સંસ્કૃતિ કેવી રીતે એક સાથે થઈ શકે છે અને આ એડેપ્ટિવ બિલ્ટ વાતાવરણ કેવી રીતે પસંદગીઓ ખોલે છે ભૂતકાળ અને ભવિષ્યને જોડે છે અને પ્રકૃતિમાં મનુષ્યને ફરીથી કેવી રીતે એકીકૃત કરી શકે છે તે વિશે પણ વાત કરે છે જેના માટે વિવિધ એજન્સીઓ રાજકીય તકનીકી ઇકોલોજીકલ શૈક્ષણિક અને સહભાગિતા અને સંદેશાવ્યવહાર વચ્ચે સહકાર સંકલન છે રાષ્ટ્રીયમાં વિવિધ ક્ષેત્રમાં વૈશ્વિક કલાકારો તેથી આ બધી બાબતો આવવાની છે તે એક ખૂબ જ સાકલ્યવાદી માળખું છે જેના પર અમે કામ કર્યું હતું અને જ્યારે આપણે એકીકૃત બહુ પરિમાણીય માળખા વિશે વાત કરીએ છીએ તેથી તે ત્રણ પાસાં પર તપાસ કરે છે એક તે છે કે વિવિધ બિલ્ડિંગ પ્રથાઓ વિવિધ વપરાશકર્તાઓ અને વપરાશકર્તાઓને કેવી રીતે પસંદગી આપે છે કેવી રીતે તેના ઇકોસિસ્ટમ્સ અને સેવાઓ સાથેના કુદરતી વાતાવરણને વિવિધ આપત્તિ પુન રીકવરી પ્રાપ્તિ પ્રક્રિયામાં સ્થાન નિર્માણ પ્રક્રિયામાં એકીકૃત કરવામાં આવ્યું છે તે જ સમયે કેવી રીતે જુદી જુદી પુનર્નિર્માણ પ્રક્રિયાઓએ ભૂતકાળની અને ભવિષ્યની જરૂરિયાતો અને લાભાર્થીઓની આકાંક્ષાઓ અને બંનેને જોડવાના પડકારો પર ધ્યાન આપ્યું છે તેથી ત્યાં થોડા સંદર્ભો સૂચિબદ્ધ છે જેથી એક ખરેખર તેમાંથી પસાર થઈ શકે